ઇલેક્ટ્રિક પોલરાઇઝેશન અને બાઉન્ડ ચાર્જીસ - I આપણે વિવિધ ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિતિઓ વિશે વાત કરી તો આપણે ફ્રી સ્પેસ માં વાહકની નજીક વિદ્યુતક્ષેત્રો અથવા પોટેન્શિયલ વિશે વાત કરી છે આપણે હવે જેની વાત કરવી છે તે અલગ પ્રકારનું મટીરીયલ છે અને તે વિદ્યુતક્ષેત્રો વગેરેને કેવી અસર કરે છે તે જોવાનું છે અને તે મટીરીયલ છે ડાયઇલેક્ટ્રીકસ ખાસ કરીને આપણે જેની વાત કરી રહ્યા છીએ તે લિનિયર ડાયઇલેક્ટ્રીકસ છે ડાયઇલેક્ટ્રીકસ કેવી રીતે વર્તે છે તે સમજવા માટે આપણે પ્રથમ પોલરાઇઝેશન વિશે વાત કરીશું તેનો અર્થ શું છે કારણકે ડાયઇલેક્ટ્રીકસ પોલરાઇઝ થઈને વિદ્યુતક્ષેત્રને અસર કરે છે તેથી પોલરાઇઝેશન અને આપણે કેવી રીતે પોલરાઇઝેશનને બાઉન્ડ ચાર્જીસ ની દ્રષ્ટિએ સમજી શકીએ આખરે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એ ચાર્જીસ દ્વારા ઉદભવતા વિદ્યુતક્ષેત્રો વિશે છે તેથી આપણે પોલરાઇઝેશનને બાઉન્ડ ચાર્જીસમાં અનુવાદિત કરીશું અને પછી તેને ડાયઇલેક્ટ્રીકસ અથવા પોલરાઈઝેબલ માધ્યમ સાથે વ્યવહાર કરવાના ગણિતના ટર્મ માં વિકસાવીશું અને તેને ભૌતિક રૂપે પણ જોવાનો પ્રયત્ન કરીશું તો ચાલો પહેલા સમજીએ પોલરાઇઝેશનનો અર્થ શું છે પોલરાઇઝેશનનો અર્થ છે એકમ વોલ્યુમ દીઠ ડાયપોલ મોમેન્ટ ચાલો આપણે તે સમજીએ તેથી જો મારી પાસે મટીરીયલ છે તે એક સોલિડ મટીરીયલ છે અને અંદરથી જો હું એક નાનું વોલ્યુમ dv લઉં તો પછી જો આ ખૂબ જ નાના વોલ્યુમનું ડાયપોલ મોમેન્ટ dp એ Pdv ના બરાબર છે અને આને પોલરાઇઝેશન અથવા પોલરાઇઝેશન ઘનતા તરીકે ઓળખવામાં આવે છે આની ચાર્જ ઘનતા સાથે સમાનતા જુઓ ચાર્જ ઘનતામાં આપણી પાસે શું હતું જો મારી પાસે નાનું વોલ્યુમ હોય તો પછી આ વોલ્યુમમાં ખૂબ નાનો ચાર્જ dq એ ચાર્જ ઘનતા અને dv ના ગુણાકાર જેટલો હોય છે તો આ જ રીતે મારી પાસે પોલરાઇઝેશન ઘનતા P છે તેથી જે રીતે ચાર્જ ઘનતામાં જેમ નાના નાના ચાર્જ સ્પેસ માં વિતરીત હોય છે અહીં મને આ કાળી લીટીઓ દૂર કરવા દો જેથી તેઓ આપણને નડે નહીં તો પોલરાઇઝેશન ઘનતામાં સ્પેસમાં વિતરિત નાના પોઇન્ટ ડાયપોલ્સ નો સમાવેશ થાય છે જે એક બીજાથી ખૂબ નજીક હોય છે અને જો હું ખૂબ નાનું વોલ્યુમ લઉં તો આ એક સતત વિતરણ જેવું છે ચાર્જ ઘનતાની જેમ જ નાના વોલ્યુમમાં ચાર્જ વિતરણ સતત પ્રકારનું વિતરણ છે જો હું ખૂબ જ નાના સ્કેલ પર જાઉં ઉદાહરણ તરીકે જો હું ચાર્જ ઘનતાથી ખૂબ નાના સ્કેલ પર જાઉં હું ઇલેક્ટ્રોન પ્રોટોનને અલગ જોઉં તો તે સતત નથી જો હું ખૂબ નાના સ્કેલ પર જઉં તો તે સતત ન હોઈ શકે પરંતુ થોડા સમય માટે આપણે તેને ચાર્જ ઘનતાની જેમ રાખીશું આપણે પોલરાઇઝેશનની ઘનતાને સતત વિતરણ ગણીશું હવે આપણે સમજવા માંગીએ છીએ કે આ વિદ્યુતક્ષેત્ર અને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલને કેવી રીતે વધારે છે યાદ કરો કે r પર પોઇન્ટ ડાયપોલ p છે r બિંદુ પર સદિશ r r બને છે તેથી ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ V140 p r rr r3 છે આ અસાઈન્મેન્ટ પ્રોબ્લેમ્સ માનો એક છે જે મેં તમને અગાઉ આપ્યું હતું આપણે એક વ્યાખ્યાનમાં વિદ્યુતક્ષેત્રની ગણતરી કરી હતી પોઇન્ટ ડાયપોલને કારણે પોટેન્શિયલની ગણતરી કરવી ખૂબ જ સરળ છે અને મેં તેને અસાઈન્મેન્ટ પ્રોબ્લેમ તરીકે આપેલ છે તેથી હવે જો મારી પાસે આવું ડિસ્ટ્રિબ્યુશન છે હું અહીં નાનું વોલ્યુમ લઈશ અને મેં હમણાં જ કહ્યું કે આની ડાયપોલ મોમેન્ટ dP એ પોલરાઇઝેશન ઘનતા p r કે જે સદિશ છે અને dV નો ગુણાકાર છે આને કારણે મળતો ખૂબ જ ઓછો પોટેન્શિયલ dV140p r dv r rr r3થશે જે 140p r r rr r3dv ના બરાબર છે અને તેથી સમગ્ર સ્પેસમાં આ વિતરણને કારણે નેટ પોટેન્શિયલ V14π0p r r rr r3dVથશે પોલરાઇઝેશન ઘનતા વિશે એક નોંધ તેના પરિમાણ શું છે પોલરાઇઝેશન ઘનતા એ ડાયપોલ મોમેન્ટ સિવાય બીજું કશું નથી જે એકમ વોલ્યુમ દીઠ ચાર્જ કુલંબ અને અંતર L નો ગુણાકાર છે તેથી આ CL2 એટલે કે કુલંબ મીટર2 છે આ પોલરાઇઝેશન ઘનતા છે V140 p r rr r3 dpp r dV dV140p r dv r rr r3140p r r rr r3dv તેથી આ પોટેન્શિયલ છે આપણે ચાર્જની દ્રષ્ટિએ તેનું અર્થઘટન કરવા માંગીએ છીએ ચાલો જોઈએ આપણે તે કેમ કરવા માંગીએ છીએ એક લંબચોરસ બોક્સની કલ્પના કરો જેમાં બધે પોલરાઇઝેશનની ઘનતા કોન્સ્ટન્ટ છે હવે આપણે જોયું છે કે પોલરાઇઝેશન ઘનતા આના જેવા નાના પોઇન્ટ ડાયપોલથી ઉત્પન્ન થાય છે અને જો હું એક ડાયપોલ તરફ જોઉં તો તેમાં ડાબી બાજુએ નેગેટીવ ચાર્જ છે અને જમણી બાજુએ પોઝિટીવ ચાર્જ છે V140 p r rr r3 dpp r dV dV140p r dv r rr r3dv તેથી તમે જોઈ શકો છો કે અંદરના ચાર્જીસ કેન્સલ થશે અને જો આ કોન્સ્ટન્ટ પોલરાઇઝેશન ઘનતા હોય તો છેવટે જમણી બાજુએ કેટલાક પોઝિટીવ ચાર્જ અને ડાબી બાજુએ કેટલાક નેગેટીવ ચાર્જ બાકી રહેશે ચાલો આપણે એવી સ્થિતિ પણ જોઈએ જ્યાં ઘનતા બદલાય છે તેથી ચાલો તે જોઈએ અહીં કદાચ તીર મોટા થઈ રહ્યા છે તેથી ઘનતા બદલાય છે અથવા ચાર્જીસ મોટા થઈ રહ્યા છે તો ચાલો કહીએ કે સમાન અંતર માટે આ -q છે અને આ q છે આગળ મારી પાસે સહેજ મોટો ચાર્જ -Q અને Q છે જ્યારે હું સૂક્ષ્મ વોલ્યુમ જોઉં છું ત્યારે તમે જોઈ શકો છો કે આ ચાર્જીસ કેન્સલ થતા નથી તેથી જો પોલરાઇઝેશન ઘનતા એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાય છે તો તે બલ્ક ચાર્જ ને પણ જન્મ આપે છે તેથી આપણે ભૌતિક રૂપે જોયું કે પોલરાઇઝેશન ઘનતા એ સપાટી ચાર્જ અને બલ્ક ચાર્જની સમકક્ષ હોય છે અને ગાણિતિક રીતે તે કેવી રીતે ઉદભવે છે આપણે તે આગળ જોઈશું